તેથી આપણે અત્યાર સુધી બ્લેક બોડીના રેડિયેશન અને તેની સ્પેક્ટ્રલ ડેન્સિટિ વિશે જે શીખ્યા છીએ તે એ છે કે સ્પેક્ટ્રલ ડેન્સિટિ રેડિયેશન બનવાની છે તે એવી છે કે maxT એ કોન્સટન્ટ છે હકીકતમાં જે સાચું છે તે છે પર કોઈપણ લક્ષણ સમય T એ કોન્સટન્ટ હોય છે અને તે લક્ષણ ને maxતરીકે લેવામાં આવે છે અને આ લગભગ 2900 μmK છે બીજું ડિસ્ટ્રિબ્યૂશન સૂત્ર છે જે કહે છે કે u ફોર્મ ના કેટલાક fT5 અથવા ફોર્મ u fT3 છે હું યાદ કરી શકું છું કે તે ફંકશન f છે આ તે ફંકશન નથી જે ઉપર Tઆપવામાં આવ્યું છે આ બિંદુ સુધી બધું જ ચોક્કસ થર્મોડાયનેમિક રીતે પ્રાપ્ત થાય છે ચેલેંજ એ છે કે fT અથવા ઈક્વેવેલેન્ટ રીતે T પ્રાપ્ત થાય તેથી વેન એ એક સરળ વિશ્લેષણ કર્યું અને તેને ડિસ્ટ્રિબ્યૂશન સૂત્ર મળ્યું જે તેણે કહ્યું તે એ છે કે હું કોઈ પુરાવા વિના આ કહીશ કે તેણે બોલ્ટ્ઝમેનના એનાલિસિસBoltzmann's analysisતરીકે ઓળખાતા કોઈ નામનો ઉપયોગ કર્યો હતો બોલ્ટ્ઝમેન શું કહે છે અને હું ફરીથી આ તરફ પાછો આવીશ કે જો એવી પદ્ધતિ હોય કે જેમાં ટેમ્પરેચર એનર્જી E હોય તો T પછી એવી સંભાવના કે જે ઘણી ઘણી એનર્જી ઓ લઈ શકે છે પરંતુ એનર્જી E માં એનર્જી E∝e EkT હોય છે આપણે તેનો ફરીથી ઉપયોગ કરીશું ટેમ્પરેચર T છે અને k બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ તરીકે ઓળખાય છે બરાબર અને આ R N બરાબર છે જ્યાં R ગેસ કોન્સ્ટન્ટ્સ છે ગેસ કોન્સ્ટન્ટ અને N એ એવોગ્રેડ્રો નંબર છે જે મૂલ્ય છે તેથી મુખ્ય મુદ્દો એ સંભાવના છે કે સિસ્ટમમાં એનર્જી E હોય છે જો તે ઘણા લઈ શકે છે તો અમુક ટેમ્પરેચર હેઠળ ઘણા મૂલ્યો T એ e EkT છે તેથી ગેસમાં રહેલા મોલીક્યુલ્સ માટે જો તેઓ મુક્તપણે એવી સંભાવનાને ખસેડી રહ્યા હોય કે મોલીક્યુલ્સ વેલોસીટી v સાથે આગળ વધી રહ્યો છે તે e 12mv2kT ના પ્રમાણમાં હશે હવે વેન એ એક ધારણા કરી વેન કહે છે કે મોલેક્યુલ્સ દ્વારા એમિટેડ રેડિયેશનની ફ્રિક્વન્સી તેની એનર્જી ના પ્રમાણમાં હોય છે આ ફક્ત જવાબને બરાબર કરવા માટે આરબીટ્ટરી ધારણા છે તેથી મોલીક્યુલ્સ ફ્રિક્વન્સી v નું રેડિયેશન આપે છે તેની સંભાવના ∝e βνkT છે આ ફક્ત એક એડહોકની ધારણા છે અને તેથી તે કહે છે કે u 3e βνkT અથવા ની દ્રષ્ટિએ આ u e βckTλ5 છે ઠીક છે આ બે સૂત્રો જ્યાં માં કેટલાક c શામેલ હોઈ શકે છે તેમ છતાં તેમણે આ સૂત્ર સૂચવ્યુ હતું અને તમે જુઓ છો કે આ તે જ સ્વરૂપનું છે જેમાં અહીં a T અને અહીં T છે તેમણે જે ફોર્મ સૂચવ્યું છે તે બરાબર છે પરંતુ આ ડેરિવેસન એ એડહોક છે જો કે અહીં બે કોન્સટન્ટ છે તેથી ચાલો આપણે ફક્ત આ સૂત્ર પર ધ્યાન કેન્દ્રિત કરીએજયા બે કોન્સટન્ટ and આપણે આ કોન્સ્ટન્ટ્સ કેવી રીતે નક્કી કરી શકીએ તેથી વેનનું સૂત્ર એ u α3e βνkT છે અને કોન્સ્ટન્ટ્સ આપણે તે કેવી રીતે નક્કી કરી શકીએ મારી પાસે પહેલેથી જ બે કોન્સ્ટન્ટ છે મારી પાસે છે જે સ્ટેફન બોલ્ટ્ઝમેન કોન્સટન્ટ છે અને તમારી પાસે maxT છે જે ડિસપ્લેસમેન્ટ કોન્સ્ટન્ટ છે તેથી હું ∫udν ને ઇન્ટીગ્રેટ integrate કરીશ જે ∫α3e βνkTdν ના બરાબર છે અને હું જવાબ મેળવી શકું છું જે T4ના પ્રમાણમાં હશે અને હું dudλ0 પણ શોધી શકું છું અને તે મને આપે છે કે મેક્સિમમ છે ત્યાં મેક્સિમમ ક્યાં છે અને આ બે સમીકરણો દ્વારા હું અને નક્કી કરી શકું છું તેથી તેણે એક સૂત્ર બરાબર આપ્યુ અને તે સૂત્ર ખૂબ સારી રીતે સાબિત થયું જો તમે તેને પ્રાયોગિક રીતે જુઓ તો બે કર્વ કંઈક આ પ્રકારના છે આ છે આ સ્પેક્ટ્રલ ડેન્સિટિ છે અને વેન કર્વ ટોચ પર જ ફીટ થયો સિવાય કે જ્યારે તમે લાર્જ માં ગયા ત્યારે તે થોડું નાનું થઈ ગયું તેથી કંકલૂજન એ નીકળે કે વેન નો કર્વ νT માટે પ્રયોગાત્મક કર્વ ને બંધબેસે છે પરંતુ ના લાર્જ મૂલ્યો માટેના કર્વ ને ઓછો આંકે છે અને આ ત્યારે છે જ્યારે કર્વ ખૂબ સારો છે ત્યારે વેન સંપૂર્ણપણે યોગ્ય માર્ગ પર હતો સિવાય કે તે કંઈક ચૂકી રહ્યો હતો સાથે સાથે રેલે અને જીન્સ દ્વારા આપવામાં આવેલુ બીજુ સૂત્ર પણ છે જેમાં કહેવામાં આવ્યું છે કે u નુ 8π3kTc3 તેમને આ સૂત્ર કેવી રીતે મળી હું તમને થોડી મિનિટોમાં કહીશ પરંતુ ચાલો આપણે બે કર્વ જોઈએ કે તેઓ કેવા દેખાય છે તેથી આ બ્લૂ પ્રયોગાત્મક કર્વ છે રેલે જીન્સ ટોચ પર જ મળે છે અને જ્યારે તમે લાર્જ સુધી પહોંચો છો ત્યારે આ છે જેને આપણે કહીએ u જ્યાં તમને મળ્યું છે અને પછી તે વિચલિત થવા નું શરૂ થાય છે હું તેને એક્સરેટિંગ કરું છું પરંતુ વિચલિત થવા નું શરૂ કરે છે અને રેલે જીન્સ નું સૂત્ર અહીં સુંદર રીતે મેચ થાય છે અને પરંતુ પછી તે અહીં લાર્જ થઈ જાય છે તેથી તે અહીં જ મેચ થાય છે અને આ વેન નું સૂત્ર છે સાચુ સૂત્ર એ છે કે જ્યાં પણ તે દરેક જગ્યાએ મેચ થવો જોઈએ તે વેન ના સૂત્ર પર જવું જોઈએ જ્યારે તમે નાના λ પર જાઓ છો અને જ્યારે તમે મોટા માં જાઓ છો ત્યારે તે રેલે જીન્સ ના સૂત્ર તરફ છે અને ત્યાં જ પ્લેન્ક આવ્યો હતો અને ક્વોન્ટાઇઝેશન હાઈપોથેસિસ ખરેખર આનું નિરાકરણ લાવે છે અને તે જ આપણે આગળ કરવા માંગીએ છીએ તેથી તે કેવી રીતે આવે છે તે સમજવા માટે આપણે પહેલા લખીએ કે પ્લાન કર્યા મુજબ આપણી અટૈકની રેખા શું હશે અમે એવું માની લઈશું કે ત્યાં ઘણા બધા રેડિયેટરર્સ છે જે જમણી બાજુની અંદર ઘણા બધા ઓસિલેટર્સ અને રેડિયેટર આપે છે જે રેડિયેશન આપે છે તેથી એક કેવીટી રેડિયેશન આપતા ઓસિલેટર્સથી બનેલું છે જેથી આ બધું રેડિયેશન કેવીટી ને ભરી દે અને આપણે જે બતાવવા જોઈ રહ્યા છીએ તે કેu 8π2Eνc3છે જ્યાં Eν એ ઓસિલેટરની એવરેજ એનર્જી છે તેથી આ મારા માટે શું કરે છે જો આપણે જાણીએ છીએ કે Eν આપણે u ની ગણતરી કરી શકીએ છીએ બરાબર હવે આ ઘણી જુદી જુદી રીતે મેળવી શકાય છે હું તે કરવાનો નથી કારણ કે આમાં સમય લાગશે અને તે આ કોર્સેના સ્કોપથી થોડો આગળ છે પરંતુ જો તમને ઇન્ટરેસ્ટ હોય તો હું તમને મટિરિયલ મોકલી શકું છું અને હું પછીથી તમને વિવિધ ફોરમ પર સમજાવી શકું છું પરંતુ વજન બે રીતે લેવામાં આવે છે એક એ છે કે દરેક ઓસિલેટર દ્વારા રેડિયેટ થતી એનર્જી ને શોધવી અને તેને રેડિયેશનમાંથી એબ્સૉર્બ એનર્જી સાથે સરખાવવી તમે તે કરો છો અને તમને આ સૂત્ર બરાબર મળે છે બીજો રસ્તો એ છે કે એકમ વોલ્યુમ દીઠ કેવીટી માં રેડિયેશનમાં રહેલા મોડ્સની સંખ્યા ગણવી અને તેને બંને રીતે E દ્વારા ગુણાકાર કરવો આ જ સૂત્ર તમને મળે છે હવે રેલે અને જીન્સે શું કર્યું તેઓએ કહ્યું હતું કે E ક્લાસિકલ ઇક્વિપાર્ટીશન થિઓરમ દ્વારા k T ની બરાબર થવા જઈ રહ્યું છે અને તેનાથી તેમને તાત્કાલિક એવું લાગ્યું કે u 8π2kTc3 ઠીક છે જે 8π3c3 ના રીતે લખી શકાય છે અને તમે જુઓ છો કે આ 3f સૂત્ર ને ફિટ બેસે છે ઠીક છે બીજી તરફ વેન એ જણાવ્યું હતું કે u કેટલાક 3e βνkT નું ફોર્મ નું છે જો હું આ સમાન 8π3c3e βνkT લવ તો તે મને E∝νe βνkTકહે છે અને સત્ય વચ્ચે ક્યાંક છે અને ત્યાં જ ક્વોન્ટમ હાયપોથેસિસ આવે છે અને તે આગામી વ્યાખ્યાનનો વિષય બનશે